પૃથ્વીની સપાટીની રૂપરેખાને બતાવ્યા પ્રમાણે ધ્યાનમાં લો અને પૃથ્વીની સપાટી પર ચાલો આપણે કોઈ ચોક્કસ અક્ષાંશ પર કોઈ સ્થાન ધ્યાનમાં લઈએ હવે પૃથ્વીના કેન્દ્રથી આ રીતે પસંદ કરેલા સ્થાનમાંથી પસાર થતી રેખા દોરો આ કાળી લીટી હવે અહીં વિષુવવૃત્તીય પ્લેન છે અને આ કોણ અક્ષાંશ કોણ છે ચાલો આ જેવા પસંદ કરેલા અક્ષાંશ પર આડી ફ્લેટ પ્લેટ મૂકીએ તેથી આ આડી ફ્લેટ પ્લેટ રસનું કેન્દ્ર છે અને અમને શોધવાની જરૂર છે કે આ પ્લેટ પર કેટલું અંતર આવે છે આને અહીંના સ્પર્શનીય રીતે સ્થાને રાખવામાં આવે છે અને આપણે તે શોધવાની જરૂર છે કે તેના પર સોલાર ઇસોલેશનની સામાન્ય ઘટનાઓ શું છે તો આ અંદાજ એ છે કે આપણે સૌર ભૂમિતિથી શોધવાની જરૂર છે યાદ રાખો કે આડા પ્લેન કે જે આપણે અહીં સૂચવ્યા છે તે આપણને આડા દેખાતા નથી પરંતુ તે સ્થાન પર ઉભેલી વ્યક્તિને માટે આ વિમાન આડું હશે અને જે અને તે ક્ષિતિજ પ્લેન પર પણ હશે તેથી આ કહેવામાં આવે છે અથવા આ સ્થાન પર ઉભેલી વ્યક્તિના સંદર્ભમાં આડું માનવામાં આવે છે તે ધ્યાનમાં રાખો અને પછી આપણે અનુરૂપ સૌર ભૂમિતિને જોશું અને આનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરીશું આ સંકલન અક્ષ સિસ્ટમ તમે હવે પરિચિત છો આ એક પરિચિત આકૃતિ છે આ રસનું સ્થાન છે અને આ સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમ છે આ પીળો વિમાન આ ક્ષિતિજ પ્લેન છે આ ક્ષિતિજ પ્લેનને આડા ફ્લેટ પ્લેટ તરીકે ગણી શકાય છે જેના પર આપણે હવે તેના પર સામાન્ય રીતે ઘટતી ઇનસોલેશનની માત્રાનો અંદાજ કાઢવા માંગીએ છીએ આ અક્ષાંશ કોણ છે ϕ આ એઝિમિથ એન્ગલ છે અને આ ઝેનિથ એંગલ છે અને આ રેખા સૂર્યની મધ્યમાં સ્થાનને જોડતી એક ઇન્સોલેશન લાઇન છે ચાલો હવે અહીં પસંદ કરેલા સ્થાન પર સ્થિત આડા ફ્લેટ પ્લેટ પર ઇન્સોલેશન શોધીએ હવે આના જેવા વેક્ટરનો વિચાર કરો જે તે સ્થાન પર સૂર્યથી ઇન્સોલેશનને રજૂ કરે છે હવે વેક્ટર ઝેનિથ અક્ષથી કોણ θz ઝેનિથ કોણ પર છે હવે આ ઇનસોલેશન વેક્ટરને આ બધા અક્ષો અને આ ઉકેલા ઘટકો અથવા આના જેવા ઘટકો સાથે ઓર્થોગોનલ ઘટકોમાં ઉકેલી શકાય છે તો ચાલો આપણે કહી શકીએ કે હું સ્થાનિક કોઓર્ડિનેટ સિસ્ટમના દક્ષિણ અક્ષ સાથે Ls ઘટક તરીકે નામ આપું છું સ્થાનિક સંકલન સીસ્ટમના પૂર્વ અક્ષ સાથેના ઘટક હું તેને L તરીકે કહીશ અને જેનિથ અક્ષ સાથેના ઘટકને ઊભા ઉપર કહીશ હું તેને Lz કહીશ અવલોકન કરો કે Lz ક્ષિતિજ પ્લેનમાં ઊભી રીતે સામાન્ય છે અને તેથી જો સ્થાન પર આડા પ્લેન રાખવામાં આવે છે તો એકલા Lz આડી ફ્લેટ પ્લેટ માટે સામાન્ય છે તેથી Lzનું આ મૂલ્ય શું છે તે શોધવું આપણા માટે ખૂબ મહત્વનું છે અને તે અમને આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર પરના સ્થળે અસરકારક ઇન્સોલેશન આપશે હવે આપણે જાણીએ છીએ કે એલ એ LsLE અને LZનો વેક્ટોરીઅલ સરવાળો છે તેથી તેઓ તમને સૂર્યથી આવતા ઉષ્માને આપવા માટે આક્રમક રૂપે ઉમેરો કરે છે હવે સંકલન સીસ્ટમના પરિમાણોની દ્રષ્ટિએ આ દરેક માત્રામાં શું છે તેથી LS જે આ દક્ષિણ ધરીની સાથે છે તે L છે અને આ θz આ 90 θz હશે તેથી આ પ્રક્ષેપણ sinθz હશે અને આ પ્રક્ષેપણ cosγs છે તેથી આ દક્ષિણ ધરી સાથેના ઇન્સોલેશન વેક્ટરનું મૂલ્ય હશે તેવી જ રીતે પૂર્વ અક્ષ સાથેના ઇન્સોલેશન વેક્ટરનું મૂલ્ય L sinθz અને sinγs હશે અને આ z અક્ષ અથવા ઝેનિથ અક્ષ સાથેના ઇન્સોલેશનનો ઘટક એ L cosθz સિવાય બીજું કંઈ નથી અને આ L cosθz એ મહત્વનું ઇન્સોલેશન વેક્ટર છે કારણ કે તે છે ક્ષિતિજ પ્લેનથી સામાન્ય અથવા સ્થાન પર મુકેલી આડી ફ્લેટ પ્લેટથી સામાન્ય તેથી એકલા LZ એ એક ઇન્સોલેશન છે જે આડી ફ્લેટ પ્લેટની સામાન્ય ઘટના છે LS અને LE આડા ફ્લેટ પ્લેટની સાથે છે તેથી તેઓ આડી ફ્લેટ પ્લેટ પર અસરકારક ઈનસોલેસનમાં ફાળો આપતા નથી હવે આપણે Lcosθz નો અંદાજ કેવી રીતે લગાવીએ θz એ ઝેનિથ એંગલ છે અને આપણે સીધું જ જાણતા નથી તેથી આપણે અક્ષાંશ એંગલ જેવા જાણીતા પરિમાણો પરથી θz નો અંદાજ કાઢવો જોઈએ આપણે તે સ્થાનનું સ્થાન દિવસનો સમય અને ω કલાકનો કોણ જાણીએ છીએ અને આ તે પરિમાણો છે જે આપણને જાણીતા છે અને જે આપણે જાણીએ છીએ કે કયા માપન કરી શકે છે અને જેની શરતો આપણે આ વ્યક્ત કરીશું જેથી માપી શકાય તેવા પરિમાણોનો ઉપયોગ કરીને માપી શકાય તેવા પરિમાણો સાથે આ LZ મેળવીએ ચાલો હું કોઓર્ડિનેટ સિસ્ટમને ડાબી તરફ બદલીશ હું આ આકૃતિમાં પણ પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમનો સમાવેશ કરું છું તેથી તમે મેરીડિઓનલ અક્ષો m મેરિડીયન અને ધ્રુવીય અક્ષ p ના પૂર્વમાં જોશો અને મેં પૃથ્વીના મધ્ય ભાગને દૂરના સૂર્યમાં જોડતી ઇન્સોલેશન લાઇન પણ શામેલ કરી છે સૂર્ય પૃથ્વીથી ખૂબ જ દૂર હોવાથી આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે એકીકરણની રેખા કોઈ પણ સંકલન સીસ્ટમમાં સમાંતર છે અને આ પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમમાં આપણે જોઈએ કે કેવી રીતે ઇન્સોલેશન L સ્થિર થાય છે આ જેવા ઇન્સોલેશન વેક્ટર Lનો વિચાર કરો અને આ ઇનસોલેશન વેક્ટર મેરીડિઓનલ અક્ષ સાથે અથવા મેરિડીયનની પૂર્વમાં અને આ જેવા ધ્રુવીય અક્ષ પર ત્રણ ઓર્થોગોનલ ઘટકોમાં ઉકેલાઈ શકે છે તેથી ચાલો આપણે કહીએ કે મારી પાસે મેરીડીઅનલ અક્ષ સાથે તે Lm તરીકે અને મેરીડિયન અક્ષની પૂર્વમાં અન્ય ઉદ્ભવ વેક્ટર તરીકે ઉકેલાઈ જાય છે અને આપણે તેને ધ્રુવીય અક્ષ સાથે લે અને એક તરીકે ઓળખાવીશું જેને આપણે Lp તરીકે કહીશું L ઇન્સોલેશન વેક્ટર એ મેરીડીઅનલ અક્ષ સાથે Lmનો વેક્ટોરીઅલ સરવાળો છે મેરિડીયન અક્ષની પૂર્વમાં લે છે ઉપરાંત ધ્રુવીય અક્ષ સાથે Lp હવે આ સંકલન સીસ્ટમમાંથી અમે સરળતાથી ઘટાડી શકીએ છીએ કે Lm L cos આ δ કોણના cosω અને કોસ Lm ની સાથે હશે તેથી સ્પષ્ટપણે તમે તેને L cosδ અને cosω તરીકે લખી શકો છો અને મેરિડીયન Le પૂર્વમાં આપણે તેને Lcosδ sinω તરીકે લખી શકીએ છીએ તેથી તમે તેને ધ્રુવીય અક્ષ સાથે cosδ sinω અને Lp તરીકે મેળવી શકશો આ ખૂણાનો Lcos હશે પરંતુ આ કોણ 90 δb સિવાય કંઈ નથી તેથી તમારી પાસે ધ્રુવીય અક્ષ સાથે Lp હશે Lsinδ અહીં ઉકેલાયેલા ઘટકો δ અને ω ની દ્રષ્ટિએ છે δ એ અવરોધ છે ω એ એંટ એંગલ છે બંને δ અને ω કલાકનો કોણ અથવા કપાત યોગ્ય વર્ષનો દિવસ અને સમય જાણીને નક્કી કરી શકાય છે આપણે તેની ગણતરી કરી શકીએ છીએ અને આપણે તેની ગણતરી કેવી રીતે કરવી તે જાણીએ છીએ પછી Lm Le Lp માટે સરળતાથી નક્કી કરી શકાય છે અમે સ્થાનિક કોઓર્ડિનેટ સિસ્ટમની સાથે આ ઇન્સોલેશન વેક્ટરનું નિરાકરણ પણ કર્યું હતું અને અમને સ્થાન પર મૂકવામાં આવેલા આડા પ્લેનની સામાન્ય ઘટનામાં રસ છે સ્થાનિક સેન્ટ્રિક કોઓર્ડિનેંટ સિસ્ટમ પર ઇન્સોલેશનના ઉકેલ ઘટક સાથે આ ઉકેલા ઘટકોનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ કારણ કે સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમ છે અને ત્યાં પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમનો મૂળ જુદો છે તેથી એક ધારણા કે આપણે અહીં બનાવી શકીએ છીએ કે સૂર્યથી અંતરની તુલનામાં પૃથ્વીની ત્રિજ્યા ખૂબ ઓછી હોય છે તેથી ઇનસોલેશન લાઇન સમાંતર હોવા ઉપરાંત તેમને મર્જ કરી શકાય છે તેથી જેનો અર્થ છે કે આપણે ક્ષિતિજ પ્લેનને સીધા નીચે પૃથ્વીના આ કેન્દ્ર તરફ દોરીએ છીએ અને સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમ અને પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમની ઉત્પત્તિને મર્જ કરીશું પછી આપણે પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમમાંથી મેળવેલા આ ઉકેલા ઘટકોને સંબંધિત કરીશું સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમના ઉકેલા ઘટકો સાથે અને સંબંધ બનાવો આ ધારણા માન્ય છે એ અર્થમાં કે r પૃથ્વીની ત્રિજ્યા સૂર્યથી અંતરની તુલનામાં ખૂબ ઓછી છે અને સામાન્યતા ગુમાવ્યા વિના આપણે આ સંકલન સીસ્ટમને દબાણ કરી શકીએ છીએ અને તેને પૃથ્વીના કેન્દ્રમાં મર્જ કરી શકીએ છીએ ચાલો હું તમને બંને કોઓર્ડિનેટ્સ સિસ્ટમમાં મર્જ કરવાનું 3D વિઝ્યુલાઇઝેશન આપીશ કે તે બંને એકસરખા છે તેથી હું જે કરવા જઇ રહ્યો છું તે છે કે આ સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમને લો અને તેને પૃથ્વીના કેન્દ્રમાં નીચે ખેંચવાનો પ્રયત્ન કરો કે આ મૂળ અને આ મૂળ સમાન છે પ્રથમ હું શું કરીશ તે હું ક્ષિતિજનું પ્લેન થોડું મોટું કરીશ કે જ્યારે હું તેને નીચે ધકેલું ત્યારે તે વિશ્વની બહાર નીકળી જશે જેથી તમે ઓળખી શકશો કે ક્ષિતિજનું પ્લેન ક્યાં છે અને તે કેવી રીતે લક્ષી છે અને હું પણ કરીશ લોકલ સેન્ટ્રિક સિસ્ટમની સંકલન અક્ષને થોડો વધુ સમય બનાવો જેથી જ્યારે આપણે તેને પૃથ્વીના કેન્દ્રમાં દબાણ કરીએ ત્યારે આ હજી બહાર નીકળી શકે છે હવેથી વિરુદ્ધ કે મેં ક્ષિતિજનું પ્લેન ખૂબ મોટું બનાવ્યું છે મેં દક્ષિણ અક્ષો ક્ષિતિજ અથવા ક્ષિતિજ પ્લેનની લંબાઈ અને ક્ષિતિજ વિમાન પર પૂર્વના અક્ષો વધાર્યા છે હવે જ્યારે અમે ક્ષિતિજની ઉત્પત્તિ પૃથ્વીના કેન્દ્રમાં મળે અને મર્જ થઈ જાય ત્યારે તમે ક્ષિતિજના પ્લેનને નીચે ખસેડો ત્યારે અમે આ આખી સિસ્ટમને પૃથ્વીની મધ્યમાં નીચે ધકેલીશું તમે જોશો કે ઇન્સોલેશન લાઇન પણ એક સાથે ભળી જાય છે પૂર્વ ક્ષિતિજ પ્લેનમાં પૂર્વ મેરિડિયનની પૂર્વની જેમ જ છે તેથી બંને અક્ષો પૂર્વમાં એક સાથે ભળી ગયા તે ક્ષિતિજ પ્લેનની દક્ષિણ દિશા છે તેથી જો તમે ફેરવો છો ત્યારે તમે જોશો કે ક્ષિતિજનું પ્લેન કેન્દ્રથી કાપશે અને તમે તેને આ ખૂણામાં વધુ સારી રીતે કલ્પના કરી શકશો જુઓ કે દક્ષિણ ધરી પૂર્વ ધરી આવી રહી છે આ રીતે તેઓ પૃથ્વીના કેન્દ્રમાં આ ક્ષણે ક્ષિતિજ ધરાવે છે પૃથ્વી કેન્દ્રિત અને સ્થાનિક કેન્દ્રિત બંને ક્ષિતિજ સમાન છે અને તમે જુઓ છો કે આ ઝેનિથ અક્ષ સતત ઝેનિથ અક્ષ બની રહ્યો છે ક્ષિતિજ પ્લેન માટે સામાન્ય તેથી જો એક દિશા પૂર્વ દિશા પર સ્થિત છે અને આ દિશામાં જુએ છે તો તે આની જેમ દેખાશે અને અમે પૂર્વ અક્ષ પર ઊભા રહીને પોઝિસન કરી રહ્યા છીએ જેથી તે એક લીટી જેવું લાગે અહીં અને તમે આ ફેશનમાં ક્ષિતિજનું પ્લેન અહીં જોશો અને આ ઇન્સોલેશન લાઇન છે તમારી પાસે ઝેનિથ અક્ષ છે ધ્રુવીય અક્ષ છે ઉપર છે સ્ક્રીન બહાર આવતા 2D ગ્રાફિક્સ પર પાછા આવીએ ચાલો આપણે અહીં ઊભા રહીએ ચાલો આપણે આ દિશામાં જોઈએ તેથી જ્યારે તમે આ દિશામાં જુઓ ત્યારે અમે વિઝ્યુઅલાઈઝેશન 3D માં જોયું અને ચાલો આપણે તેને 2D માં કેપ્ચર કરવાનો પ્રયાસ કરીએ તમે નિશ્ચિતરૂપે આ ઊભી અક્ષ p ને ધ્રુવીય અક્ષો જોશો અને પછી આ દિશા જોતાં વિષુવવૃત્ત પ્લેન કાપી નાખશે કારણ કે વિષુવવૃત્ત પ્લેન અને ક્ષિતિજનું પ્લેન કાપશે અને આપણે જોયું કે મૂળ કાપી નાખશે કારણ કે આપણી પાસે બે સંકલન સીસ્ટમની ઉત્પત્તિ સમાન બનાવી છે અને ક્ષિતિજ દ્વારા કાપતું ક્ષિતિજ પ્લેન આ દૃશ્યની દિશાથી આના જેવું દેખાશે અને આ દૃષ્ટિકોણથી આપણે આ વાક્યને ઉત્સાહિત અક્ષો જોશું તે અહીં દેખાશે આ બિંદુ બે પૂર્વ હશે મેરિડીયનનો પૂર્વ અને ક્ષિતિજ પ્લેન પર પૂર્વ મેરીડીઅનલ અક્ષ આ ઝેનિથ અક્ષ છે આ ઝેનિથ અક્ષ મૂળથી તે ક્ષિતિજ પ્લેન સુધી સામાન્ય ચાલુ રહે છે અને તે z છે આ ખૂણો ϕ અક્ષાંશ હશે અને આ તમે જોશો કે જો તમે આ બાજુ ઊભા છો કે જો તમે બાજુ પર ઊભા છો અને પૃથ્વીના કેન્દ્ર તરફ જોશો તો તમે આ પ્રકારની પ્રોફાઇલ જોશો સંકલન અક્ષો આ રીતે જો ક્ષિતિજ પ્લેન અને વિષુવવૃત્તીય પ્લેન આ રીતે બંને કોઓર્ડિનેટ સિસ્ટમ્સ સ્થાનિક અને વિષુવવૃત્તીય સંકલન સીસ્ટમઓ સાથે મર્જ થાય છે તો આપણે આ ફેશનમાં આ બે મર્જ કોઓર્ડિનેટ સિસ્ટમો અને પૃથ્વી સેન્ટ્રિક કોઓર્ડિનેંટ સિસ્ટમમાં ઇનસોલેશન્સ જેવા વેરિયેબલ્સ ધરાવીએ છીએ અને સ્થાનિક સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમો આ એંગલ દ્વારા સંબંધિત હોઈ શકે છે અને તે છે જે આપણે હવે આવું કરવાની દરખાસ્ત કરી છે જેથી આપણે અક્ષાંશ કલાકના ખૂણાની દ્રષ્ટિએ ઝેનિથ અક્ષ સાથે હોય તેવા ઇનસોલેશનનો સંબંધ લાવીએ અમે જોયું છે કે ઇનસોલેશન વેક્ટર L સ્થાનિક સેન્ટ્રિક કોઓર્ડિનેટ સિસ્ટમના ત્રણ ઓર્થોગોનલ કોઓર્ડિનેટ્સમાં ઉકેલાઈ ગયો છે આપણે L ની દિશા દક્ષિણ દિશામાં LS માં ઉકેલી છે તે જોયું છે પૂર્વ અક્ષ સાથે LE અને ઝેનિથ અક્ષ સાથે LZ માં નિશ્ચિતપણે જોયું છે અને ઝેનિથ અક્ષ સાથે આ ઇનસોલેશન વેક્ટર શોધી કાઢવું અમને રસપ્રદ છે જે Lcosθz ઝેનિથ કોણ છે આપણે પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમના ત્રણ ઓર્થોગોનલ અક્ષો સાથે ઇન્સોલેશન વેક્ટરનું નિરાકરણ પણ જોયું છે અને પછી આપણી પાસે મેરીડીઅનલ અક્ષ સાથે Lm છે મેરીડીયન અક્ષની પૂર્વમાં લે છે અને આ ફેશનમાં આપેલ ધ્રુવીય અક્ષ સાથે Lp એક છે δ ઘટીને અને ω નું કાર્ય હવે હું સમીકરણના બે સેટ નીચે મૂકી દઉં તેથી સ્થાનિક કેન્દ્રિત સંકલન સીસ્ટમમાંથી આપણી પાસે ઇન્સોલેશન L છે જે LS LE અને LZનો વેક્ટોરીયલ સરવાળો છે અને પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમમાંથી આપણને LmLe અને Lp ના વેક્ટોરીઅલ સરવાળા તરીકે L ધ્રુવીય છે અને આપણે એ પણ જોયું છે કે જો આપણે પૂર્વ ધરી પર ઊભા રહીએ તો બંને ઇસ્ટ બંને સંકલન સીસ્ટમઓમાંથી મેરિડીયનની પૂર્વમાં અને ક્ષિતિજ પ્લેનમાં પણ પૂર્વ તેથી તમે જોશો કે અક્ષ પ્રોફાઇલ્સ આના જેવા છે અને પછી આપણે ક્ષિતિજ પ્લેન શૂન્ય ક્ષિતિજ અને વિષુવવૃત્ત પ્લેન ક્ષિતિજને આ ફેશનમાં મર્જ કરી છે વિષુવવૃત્ત પ્લેન અથવા પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમ પરિમાણોની દ્રષ્ટિએ હવે આપણે ઝેનિથ અક્ષ સાથેના ઇન્સોલેશનને રજૂ કરી અથવા પ્રાપ્ત કરી શકીએ છીએ હવે અહીં આકૃતિને જોઈએ તો Lz એ ઝેનિથ અક્ષ સાથે છે જે ક્ષિતિજ પ્લેન ઓરથોગોનલ છે અને Lz પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમ પર Lm માં ઉકેલી શકાય છે અને પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમ ધ્રુવીય અક્ષ પર Lp તેથી Lm અને Lp પૃથ્વી કેન્દ્રિત સંકલન સિસ્ટમ વેક્ટર રચના કરી શકે છે અને ઝેનિથ અક્ષ વેક્ટર આપી શકે છે જે આપણને જોઈએ છે તો ચાલો આપણે Lz Lm cosϕ કહીએ ϕ અક્ષાંશ કોણ હોવાને કારણે અને Lp sinϕ પણ તેથી વેક્ટોરિયલ સરવાળો અથવા Lm cosϕ અને Lp sinϕ પરિણમશે Lz હવે તેમની સંબંધિત દરેક સંકલન સીસ્ટમઓમાં અમે લખ્યું છે કે Lz શું છે અને Lm અને Lp શું છે તેથી અવેજીમાં આપણે L cosθz શોધીએ છીએ આ ઝેનિથ એંગલ બરાબર છે L cosδ cosω જે Lm છે આપણે અહીં cosϕ વત્તા Lp માં સ્થાનાંતરિત કર્યું છે જે L sinδ માં sinϕ છે તેથી આ તે સંબંધ છે જે બહાર આવશે તેથી cosθz જે ઝેનિથ એંગલનો cos છે તે ફક્ત ઘટીને કલાકના ખૂણાની ϕ દ્રષ્ટિએ જ દર્શાવી શકાય છે પૃથ્વી કેન્દ્રિત સંકલન સીસ્ટમને લગતા પરિમાણો સારાંશ આપવા માટે પૃથ્વીની સપાટીના એક ભાગને ધ્યાનમાં લો અને સપાટી પર અહીં એક સ્થાનિક બિંદુ છે જે અહીં બતાવ્યા પ્રમાણે છે અને તે સ્થાને હું આડી ફ્લેટ પ્લેટ કલેક્ટર મૂકી રહ્યો છું અને અમારું રસ તે કહે છે કે તેના પર લંબાઈથી કેટલો ઉતારો આવે છે તે સપાટી પર સામાન્ય છે તેથી એ પૂછવાનું અમારું રસ છે કે z અક્ષ સાથે આ ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉતરેલા Lzની માત્રા કેટલી છે અને આપણે આ સમીકરણથી જોયું Lz એ L cosθz સિવાય બીજું કંઈ નથી જ્યાં θz ઝેનિથ કોણ છે પરંતુ આપણે ઝેનિથ એંગલને જાણતા નથી આપણે પૃથ્વીના કેન્દ્રિત સંકલન જેવા અન્ય પરિમાણોને જાણીએ છીએ કલાકનો કોણ અક્ષાંશ અને આવા અને તેથી આપણે જાણીએ છીએ કે હવે Lz એ L sinδ sinϕ cosδ cosϕ cosω લખી શકાય છે તેથી આ ઈનસોલેસન હશે જે અક્ષાંશ પર સ્થિત સ્થાને મૂકેલી આડી ફ્લેટ પ્લેટ પર પડી રહી છે ϕ આ બધા પરિમાણો દિવસનો સમય વર્ષનો સમય અને અક્ષાંશને જાણીને નક્કી થાય છે હવે આ એલને kWm2 માં વધારાની પાર્થિવ ઇનસોલેશન કહેવામાં આવે છે આ મૂળરૂપે પૃથ્વીના બાહ્ય મોટાભાગના વાતાવરણમાં બહાર નીકળવું છે જે પૃથ્વીની બહારના મોટા ભાગના વાતાવરણની બહાર હોય છે જો તમે એક મીટર એક ચોરસ પ્લેટ દ્વારા એક મીટર મૂકો છો તો તેના પર પડતા ઇનસોલેશનનું પ્રમાણ આ L છે જે સૌરની ખૂબ નજીક છે સતત એ 1 37 kWm2 જો કે તે વર્ષના સમય પર આધાર રાખીને સૌર સ્થિરતાથી બદલાશે અમે ટૂંક સમયમાં તેની ચર્ચા કરીશું પરંતુ ધ્યાનમાં રાખો કે આ પૃથ્વીના વાતાવરણની બહાર છે